નમસ્તે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે વિવિધ જોડાણોના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે જેમાં રિવેટ કનેક્શન બોલ્ટ કનેક્શન અને અલબત્ત વેલ્ડેડ કનેક્શનનો સમાવેશ થાય છે મેં કંઈપણ ચર્ચા કરી નથી અને કારણ કે રિવેટ કનેક્શન આજકાલ નિરપેક્ષ બની રહ્યું છે તેથી મેં તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી મેં બોલ્ટ કનેક્શન પર વિગતવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને બોલ્ટ કનેક્શનના કિસ્સામાં જ્યારે આપણે ડિઝાઈન કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે આપણે અમુક પરિભાષા જાણવાની જરૂર છે જેની આપણે ચર્ચા કરી છે આજે હું ખાસ કરીને બોલ્ટ કનેક્શન વિશે ચર્ચા કરીશ જ્યાં આપણે બોલ્ટ કનેક્શનની વિવિધ પેટર્નની ચર્ચા કરી છે અને બોલ્ટ કનેક્શનની વિવિધ પેટર્નમાં સ્ટ્રેન્થ કેવી રીતે બદલાય છે તેની ચર્ચા કરવામાં આવશે હવે બોલ્ટ કનેક્શનના કિસ્સામાં અથવા વેલ્ડ કનેક્શનના કિસ્સામાં પણ આપણી પાસે વિવિધ પ્રકારની વ્યવસ્થા છે જેમ કે બોલ્ટ અને પ્લેટની ગોઠવણીના આધારે આપણે બોલ્ટને ડિઝાઇન કરી શકીએ છીએ આપણે બોલ્ટની મજબૂતાઈ શોધી શકીએ છીએ ફરીથી લોડ ટ્રાન્સમિશન ના મોડ પર આધાર રાખીને આપણે ડિઝાઇન કરવાની છે અને બીજી વસ્તુ લોડની પ્રકૃતિ અને સ્થાન પર આધારિત છે ડિઝાઇન પ્રક્રિયા પ્રકૃતિ અને લોડના સ્થાન પણ પર આધારિત છે હવે બોલ્ટની ગોઠવણી પર આધાર રાખીને આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બે પ્રકારના જોઈન્ટ છે જે આપણે બનાવી શકીએ છીએ એક લેપ જોઈન્ટ બીજો બટ જોઈન્ટ તેથી લેપ જોઈન્ટના કિસ્સામાં આપણે અગાઉ પણ જોયું છે કે આપણે સિંગલ બોલ્ટિંગ ચેઈન બોલ્ટિંગ અને સ્ટેગર્ડ બોલ્ટિંગ બનાવી શકીએ છીએ અને બટ જોઈન્ટના કિસ્સામાં તે જ રીતે આપણે સિંગલ બોલ્ટિંગ ચેઈન બોલ્ટિંગ અને સ્ટેગર્ડ બોલ્ટિંગ કરી શકીએ છીએ તો વિવિધ બોલ્ટિંગ પેટર્ન પર આવતા પહેલા ચાલો ચેઇન બોલ્ટિંગ પર આવીએ ચાલો જોઈએ કે ચેઈન બોલ્ટિંગ કેવું દેખાય છે જો આપણે લેપ જોઈન્ટ માટે વિચારણા કરીશું કારણ કે આપણે અગાઉ જોયું કે લેપ જોઈન્ટના કિસ્સામાં બે પ્લેટો એકસાથે ઓવરલેપ થાય છે અને બોલ્ટ રિવેટ અથવા વેલ્ડીંગ જેવા કનેક્શનની વિવિધ રીતો દ્વારા જોડાય છે તેથી તેને લેપ કહેવામાં આવે છે હવે ચેઇન બોલ્ટિંગના કિસ્સામાં બોલ્ટ એક જ લાઇનમાં હશે સમાન હરોળમાં હશે અને કોલમ બોલ્ટ હશે તો આને મેં કહ્યું તેમ આને ગેજ કહેવાય છે અને જો બળ P આ દિશામાં સક્રિય હોય તો તેને પિચ કહેવાય છે તેથી આ પ્રકારના બોલ્ટિંગને ચેઈન બોલ્ટિંગ કહેવામાં આવે છે હવે અહીં તમે જુઓ ચેન બોલ્ટિંગ ના કિસ્સામાં હું પછીથી વિગતવાર ચર્ચા કરીશ કે તે આ રીતે ભંગાણ થઈ શકે છે આ રીતે પ્લેટ માં ફાટી જવાની ભંગાણ આવી શકે છે તેથી ચેન બોલ્ટિંગના કિસ્સામાં તે થઈ શકે છે હવે ઝિગ ઝેગ બોલ્ટિંગ ના કિસ્સામાં જો સ્થિતિ ઝિગ ઝેગ રીતે હશે તો કહો કે આપણે અહીં બોલ્ટિંગ કર્યું છે તો આપણે અહીં બોલ્ટિંગ કર્યું છે અહીં ફરીથી હોઈ શકે છે તેથી ભંગાણ આ દિશામાં થઈ શકે છે ભંગાણ આ દિશામાં થઈ શકે છે તેથી તે જુદી જુદી રીતે થઈ શકે છે તેનો અર્થ થાય છે કે બીજી રીત આ છે તેથી આપણે ગણતરી કરવી પડશે કે સૌથી નબળો વિભાગ કયો છે અને તે મુજબ આપણે સૌથી ઓછી સ્ટ્રેન્થ ની ગણતરી કરવી પડશે અને પછી આપણી જરૂરિયાત શોધવાની છે અને તેને ઝિગ ઝેગ બોલ્ટિંગ કહેવામાં આવે છે અમારી પાસે બીજું બોલ્ટિંગ છે જેને ડાયમંડ બોલ્ટિંગ કહેવાય છે આ કિસ્સામાં બોલ્ટ એ બોલ્ટની સંખ્યા છે જે કેન્દ્ર તરફ વધે છે તેથી આને ડાયમંડ બોલ્ટિંગ કહેવામાં આવે છે તેથી તેની ભંગાણ આ રીતે આવી શકે છે આ રીતે ભંગાણ થવાથી તે ભંગાણ થઈ શકે છે અને સામાન્ય રીતે આપણે ડાયમંડ બોલ્ટિંગ પસંદ કરીએ છીએ કારણ કે તે વધુ કાર્યક્ષમ છે હવે મેં કહ્યું તેમ બોલ્ટની ગોઠવણીના આધારે આપણી પાસે છે જો આપણે જોઈએ કે એક સિંગલ બોલ્ટેડ લેપ જોઇન્ટ છે સિંગલ બોલ્ટેડ લેપ જોઇન્ટ એટલે કે ત્યાં માત્ર એક બોલ્ટ છે ખરું તેથી જો આપણે પ્લાન જોશું તો આપણે આ રીતે જોશું સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ કદાચ આપણી પાસે આ એક લીટી છે બરાબર પછી ટ્રિપલ બોલ્ટેડ લેપ જોઈન્ટ ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ પણ હોઈ શકે છે ટ્રિપલ બોલ્ટેડ એટલે કે અહીં આપણે ત્રણ કૉલમમાં ટ્રિપલ બોલ્ટ કર્યું છે પછી સિંગલ બોલ્ટેડ સિંગલ કવર બટ જોઈન્ટ આપણે જાણીએ છીએ બટ જોઈન્ટ એટલે કે બે પ્લેટો જ્યારે એક જ પ્લેનમાં વધારાની પ્લેટ સાથે જોડાયેલ હોય ત્યારે તેને બટ્ટ કહેવાય છે અને પછી આ પ્રકારના જોઈન્ટને બટ જોઈન્ટ કહેવામાં આવે છે હવે અહીં આપણી પાસે આ જાડાઈની કવર પ્લેટ છે આપણી પાસે કવર પ્લેટ છે અને આપણી પાસે અહીં એક બોલ્ટ છે અહીં બીજો બોલ્ટ છે એટલે દરેક પ્લેટમાં આપણી પાસે એક બોલ્ટની સિંગલ હરોળ છે તેથી તેને સિંગલ બોલ્ટેડ સિંગલ કવર બટ્ટ જોઈન્ટ કહેવામાં આવે છે અને જો આપણી પાસે ઉપર અને નીચે બે કવર હોય તો તેને સિંગલ બોલ્ટ કહેવાય છે કારણ કે દરેક પ્લેટમાં એક બોલ્ટ સિંગલ બોલ્ટેડ ડબલ કવર બટ જોઈન્ટ ખરું તેવી જ રીતે અહીં આપણે ડબલ બોલ્ટેડ ડબલ કવર બટ જોઈન્ટ કહી શકીએ કારણ કે આપણી પાસે બે કવર છે અને દરેક પ્લેટમાં આ એક પ્લેટ છે આ બીજી પ્લેટ છે દરેક પ્લેટમાં બે બોલ્ટ હોય છે બોલ્ટની બે લાઇન હોય છે તેથી તેને ડબલ બોલ્ટેડ ડબલ કવર બટ જોઈન્ટ કહેવામાં આવે છે હવે લોડ ટ્રાન્સમિશનના મોડના આધારે આપણે સિંગલ શીયર ડબલ શીયર અથવા મલ્ટિપલ શીયર ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી જ્યારે સિંગલ શીયર અહીં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે બે પ્લેટો એકસાથે સંયુક્ત હોય છે આ એક પ્લેટ છે બીજી પ્લેટ છે અને તે બોલ્ટ દ્વારા સંયુક્ત છે તો ત્યાં માત્ર એક શીયર પ્લેન છે તેથી તેને સિંગલ શીયર કહેવામાં આવે છે અને આ કિસ્સામાં જો આપણે જોઈએ છીએ કે એક શીયર પ્લેન અહીં છે જ્યાં તે ભંગાણ થઈ શકે છે ત્યાં બીજું શીયર પ્લેન અહીં છે જ્યાં તે ભંગાણ થઈ શકે છે તેથી તેને ડબલ શીયર કહેવામાં આવે છે અને તમે જુઓ કે જો આ પ્લેટમાં P એ બળ છે તો તેને P 2 અને P 2 વડે વિભાજિત કરવામાં આવશે અને બહુવિધ શીયર એટલે પ્લેટોની સંખ્યા જો તે બોલ્ટ દ્વારા સંયુક્ત હોય અને જો શીયર પ્લેનની સંખ્યા બે કરતા વધુ હોય તો તેને બહુવિધ શીયર કહેવામાં આવે છે તેથી અહીં આપણે એક બે ત્રણ ત્રણ શીયર પ્લેન જોઈએ છીએ ખરું અને સંતુલન સમીકરણથી આપણે આ દિશામાં જોઈએ છીએ તે P 2 P 2 હશે અને આ દિશામાં તે P 2 P 2 હશે હવે લોડની પ્રકૃતિ અને સ્થાન પર આધાર રાખીને આપણે ડાયરેક્ટ શીયર કનેક્શન તરંગી કનેક્શન પ્યોર મોમેન્ટ કનેક્શન અને મોમેન્ટ શીયર કનેક્શન જેવા વિવિધ પ્રકારના કનેક્શન પણ શોધી શકીએ છીએ તેથી લોડની પ્રકૃતિ અને સ્થાનના આધારે આપણે ચાર પ્રકારના કનેક્શન જોઈ શકીએ છીએ ચાલો જોઈએ કે તે કેવા દેખાય છે ઉદાહરણ તરીકે ડાયરેક્ટ શીયર કનેક્શન કહો ડાયરેક્ટ શીયર કનેક્શનના કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે જો બે પ્લેટ એકસાથે ઓવરલેપ થયેલ હોય તો આ પ્રકારના કનેક્શનને ડાયરેક્ટ શીયર કનેક્શન કહેવામાં આવે છે તેથી જ્યારે આવી સ્થિતિ આવશે ત્યારે અમે તે મુજબ બોલ્ટની રચના કરીશું શીયરને કારણે તે ભંગાણ થઈ શકે છે જેથી આપણે જોઈન્ટની મજબૂતાઈ શોધી શકીએ આગળ તરંગી કનેક્શન છે તરંગી કનેક્શન એટલે કે જ્યારે બીમ અને કોલમ એકસાથે જોડાયેલા હોય ત્યારે કહો કે ઉદાહરણ તરીકે કૉલમ બીમ મેમ્બર સાથે જોડાયેલ છે અને આપણી પાસે અહીં મેમ્બર છે તે ગસેટ દ્વારા કનેક્ટ થઈ શકે છે જો આપણી પાસે અહીં લોડ P હોય તો આપણે વિલક્ષણતા e કરી શકે છે અને જો તે બોલ્ટ દ્વારા જોડાયેલ હોય તો આવા પ્રકારનું જોડાણ મોમેન્ટનો ઉપયોગ કરે છે કારણ કે આ એક તરંગી જોડાણ છે તેથી તરંગી જોડાણ માટે અહીં આપણે જોઈશું કે બોલ્ટ આ દિશામાં P n સીધો લોડ નાખશે તેથી જો n એ બોલ્ટની સંખ્યા છે તો અને દરેક બોલ્ટનું બળ P n આવશે અને મોમેન્ટ પણ P ગુણ્યાં e મોમેન્ટ હશે P ગુણ્યાં e હશે તેથી આ મોમેન્ટ ને કારણે બેન્ડિંગ સ્ટ્રેસ વિકસે છે અને બોલ્ટ પર ચોક્કસ તાણ વિકસે છે અલગ અલગ દિશામાં તે વિકસે છે બરાબર આ કિસ્સામાં તે આના જેવું વિકસે છે જો આ કિસ્સામાં કેન્દ્રમાં તે વિકાસ કરશે મને માફ કરશો આ કિસ્સામાં આની જેમ વિકાસ કરશે આ કિસ્સામાં તે કેન્દ્રથી આ રીતે લંબરૂપ વિકાસ કરશે તેથી આ કિસ્સામાં તે આ રીતે વિકાસ કરશે તેથી તે આ રીતે થશે આને તરંગી જોડાણો કહેવાય છે આપણી પાસે ફરી એક કેસ છે જેને પ્યોર મોમેન્ટ કનેક્શન કહેવામાં આવે છે તેથી આ માટે કેટલીકવાર બે સભ્યો પ્યોર મોમેન્ટ સાથે જોડાયેલા હોય છે ઉદાહરણ તરીકે કહો કે આ P છે અને આ પણ P છે એટલે e સાથે સિમેટ્રિક લોડિંગ છે તો અહીં માત્ર મોમેન્ટ જોડાણમાં વિકાસ થશે તેથી આને પ્યોર મોમેન્ટ કનેક્શન કહેવાય છે પછી મોમેન્ટ શીયર કનેક્શન મોમેન્ટ શીયર કનેક્શનના કિસ્સામાં જે ધારો કે કોલમ I સેક્શન હોઈ શકે છે અને આપણી પાસે એક બ્રેકેટ છે અને તે આ રીતે જોડાયેલ છે તેથી તે આ તબક્કામાં જોડાયેલ છે બરાબર તેથી બોલ્ટિંગ આ રીતે હશે તો આ કિસ્સામાં મોમેન્ટ અને શીયર ડેવલપ થશે આ e છે આ P છે તેથી મોમેન્ટ અને શીયર ડેવલપ થશે તેથી તેને મોમેન્ટ શીયર કનેક્શન કહેવામાં આવે છે હવે આપણે વિવિધ પ્રકારની ભંગાણ ઓ વિશે ચર્ચા કરીશું કારણ કે જ્યારે આપણે બોલ્ટની રચના કરવા જઈએ છીએ જ્યારે આપણે બોલ્ટની મજબૂતાઈ અથવા સમગ્ર જોડાણની મજબૂતાઈ શોધવા જઈએ છીએ ત્યારે આપણે તેના પ્રકાર શું છે તે શોધવાનું રહેશે ભંગાણ આવી શકે છે અને તે ભંગાણ ને ગોઠવવા માટે કયા ગાણિતિક સમીકરણો વિકસિત થાય છે અને આપણે તાકાતની ગણતરી કેવી રીતે કરીશું તેથી જો આપણે બોલ્ટ જોડાણની ભંગાણ જોઈશું તો આપણે જોશું કે ભંગાણ આ રીતે થઈ શકે છે એક એ છે કે બોલ્ટની શીયર ભંગાણ બોલ્ટની શીયર ભંગાણ પછી બોલ્ટની બેરિંગ ભંગાણ બીજી છે બોલ્ટની તાણ ભંગાણ તેથી બોલ્ટના કિસ્સામાં આ ત્રણ પ્રકારની ભંગાણ આવી શકે છે એ જ રીતે પ્લેટ પણ શીયર ભંગાણ બેરિંગ ભંગાણ અને તાણની ભંગાણ દર્શાવે છે તેથી આપણે અલગ ભંગાણ જોવી પડશે અને અલગ ભંગાણ ની સૌથી ઓછી તાકાત બોલ્ટની તાકાત હશે તેથી આપણે આ રીતે બોલ્ટની તાકાતની ગણતરી કરીએ છીએ કહો કે પહેલા આપણે ભંગાણ પર આવીએ જેને શીયર ફેલ્યોર કહેવાય છે તો આ સિંગલ શીયર અને ડબલ શીયરવાળા અલગ અલગ કેસ માટે શીયર ફેલ્યોર છે હવે જો તમે સિંગલ શીયર માટે જોશો તો તેનો અર્થ એ કે બે પ્લેટની વચ્ચે માત્ર એક જ શીયર પ્લેન છે ત્યાં માત્ર એક જ શીયર પ્લેન છે તેથી જ તેને સિંગલ શીયર ફેલ્યોર કહેવામાં આવે છે તો આ બિંદુએ બોલ્ટના શીયરને કારણે ભંગાણ કેવી રીતે આવી શકે છે આ બિંદુએ તે ભંગાણ થઈ શકે છે પછી ડબલ શીયરના કિસ્સામાં આપણી પાસે બે પ્લેન બે શીયર પ્લેન છે આ એક શીયર પ્લેન છે બીજું શીયર પ્લેન આ છે એક થ્રેડેડ ભાગમાંથી પસાર થાય છે બીજું શંકના ભાગમાંથી પસાર થાય છે તેથી અહીં તે થઈ શકે છે એટલે ડબલ શીયર ભંગાણ થઈ શકે છે તેથી જ્યારે સિંગલ શીયર અથવા ડબલ શીયરને કારણે બોલ્ટની સ્ટ્રેન્થ શીયર સ્ટ્રેન્થની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે જાણવું પડશે કે પ્લેટો કેવી રીતે જોડાયેલ છે તે જાણ્યા પછી આપણે જાણવું પડશે કે તે સિંગલ શીયર હશે અથવા ડબલ શીયર હશે કે કેમ જો સિંગલ શીયર હોય તો સ્ટ્રેન્થ તે મુજબ ગણવામાં આવશે જો ડબલ શીયર હશે તો સ્ટ્રેન્થ તે રીતે ગણવામાં આવશે હવે જો આપણે બીજી કોઈ ભંગાણ જોઈએ તો આપણે સિંગલ શીયર અને ડબલ શીયરમાં શીયર ફેલ્યોર દર્શાવ્યું છે હવે આપણે પ્લેટ અને બોલ્ટ પર બેરિંગ જોઈશું બેરિંગ ભંગાણ તે કેવી રીતે થાય છે તેથી જો આપણે બે પ્લેટો જોઈએ જો તે જોડાયેલ છે અને આ બોલ્ટ છે તો પ્લેટ પર બેરિંગને કારણે તે ભંગાણ થઈ શકે છે તેનો અર્થ એ કે તે આ ક્રશિંગ જેમ ભંગાણ થઈ શકે છે તેથી આ એક પ્રકારની ભંગાણ છે જેને પ્લેટ અને બોલ્ટ પર બેરિંગ પ્લેટ બેરિંગ ભંગાણ કહેવામાં આવે છે અન્ય પ્રકારની ભંગાણ પણ ચિત્રમાં આવી શકે છે જેને પ્લેનનું શીયર ટીયર આઉટ કહેવામાં આવે છે એટલે કે આ કંઈક અંશે આના જેવું દેખાશે આ પ્લેનમાંથી શીયર ટીયર આઉટ કરી રહ્યું છે તેથી જ્યારે બળ P આ દિશામાં હોય ત્યારે આ પ્રકારની ભંગાણ પણ આવી શકે છે બીજી ભંગાણ આવી શકે છે જેને પ્લેટની તણાવ ભંગાણ કહેવામાં આવે છે કારણ કે જ્યારે બે પ્લેટ તણાવ હેઠળ હોય છે અને આપણે છિદ્ર દાખલ કરીને બોલ્ટ દ્વારા જોડાવા જઈ રહ્યા છીએ ત્યારે તે છિદ્ર રેખા સાથે પ્લેટની તણાવ ભંગાણ થઈ શકે છે ધારો કે હવે આપણે અહીં બોલ્ટ રાખ્યું છે તે શું થાય છે તે આ રીતે ભંગાણ થઈ શકે છે આ રીતે પ્લેટની ભંગાણ ને કારણે બે પ્લેટ આ રીતે ફાટી શકે છે આને પ્લેટની તણાવ ભંગાણ કહેવામાં આવે છે બરાબર તેથી આ અન્ય પ્રકારની ભંગાણ છે તેથી બોલ્ટ સાંધાઓની ભંગાણ ના વિવિધ પ્રકારો આપણે અવલોકન કરી રહ્યા છીએ અને બીજી ભંગાણ ને બ્લોક શીયર ફેલ્યોર કહેવામાં આવે છે જે આ સ્વરૂપમાં થઈ શકે છે કહો કે પ્લેટ બીજી પ્લેટ સાથે જોડાયેલી છે ઉદાહરણ તરીકે કહો કે ગસેટ પ્લેટ અને ફોર્સ P હવે કામ કરી રહ્યું છે જો બોલ્ટ આના જેવા હોય તો આ એક ટેન્શન મેમ્બર છે કહે કે આ એક ટેન્શન મેમ્બર છે અને આ ગસેટ પ્લેટ છે તેથી આ બ્લોક શીયર ભંગાણ આ રીતે થઈ શકે છે કહો કે એક છિદ્ર તરીકે તે ભંગાણ થઈ શકે છે આ એક માર્ગ છે અથવા માફ કરશો આ એક માર્ગ છે અથવા આપણી પાસે આ બીજી રીત છે તેથી આને બ્લોક શીયર ભંગાણ કહેવામાં આવે છે હવે આપણે બોલ્ટનો ઉપયોગ કરીને કાર્યક્ષમ કનેક્શન માટે કેટલીક બાબતો યાદ રાખવાની છે જે એક છે તાણ એકાગ્રતાના પરિણામે તાણ શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તેથી આપણે તણાવની સાંદ્રતાને ટાળવાનો પ્રયાસ કરવો પડશે પછી સાંધાનો ઢીલો ફિટ જડતા ઘટાડી શકે છે જે વધુ પડતા વિચલનમાં પરિણમી શકે છે તેથી તેની કાળજી લેવી પડશે તેનો અર્થ એ છે કે આપણે બોલ્ટને યોગ્ય રીતે સજ્જડ કરવા પડશે જેથી ઢીલું ફિટ ન થાય અને સાંધા તરત જ ઓછા ન થાય પછી કંપનને કારણે નટ્સ ઢીલા પડી જાય છે જે બંધારણની સલામતીને જોખમમાં મૂકે છે કંપનને કારણે અથવા તેથી તે થઈ શકે છે તેથી આ કાળજી લેવી જરૂરી છે એટલે કે બોલ્ટનો ઉપયોગ કરીને સંયુક્ત ડિઝાઇન કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવું પડશે અને અક્ષીય રીતે લોડ થયેલ સભ્યો હેઠળ જોઈન્ટ ડિઝાઇન કરવા માટે આપણે અમુક માપદંડો યાદ રાખવાના છે કવર પ્લેટ્સ અને ગસેટ પ્લેટ્સ પર સામગ્રી બચાવવા માટે સૌ પ્રથમ જોડાણની લંબાઈ શક્ય તેટલી નાની હોવી જોઈએ ઉદાહરણ તરીકે કહો કે આપણી પાસે વિવિધ પ્રકારના સભ્યો સાથે ગસેટ પ્લેટ જોડાયેલ છે ઉદાહરણ તરીકે કહો કે ટ્રસ મેમ્બર આ રીતે જોડાયેલ છે હવે તે એક બિંદુએ મળી રહ્યું છે ઠીક છે તો આપણે આને કેવી રીતે જોડીએ જેથી જોડાણ શક્ય બને ઉદાહરણ તરીકે કહો કે આપણી પાસે અહીં એક સભ્ય છે હોરિઝોન્ટલ સભ્ય કહો એંગલ સેક્શન આપણી પાસે અન્ય સભ્ય છે cg આમાંથી પસાર થઈ રહ્યો છે તેથી આપણે એવી રીતે જોડાવું પડશે કે દરેક સભ્યોનો cg ચોક્કસ બિંદુ માંથી પસાર થાય બિંદુ અન્યથા વિલક્ષણતા વિકસી શકે છે પછી તરંગીતાને કારણે મોમેન્ટ ચિત્રમાં આવી શકે છે તો અન્ય સભ્ય કહે છે કે ધારો કે આ અન્ય સભ્ય આ દ્વારા જોડાયેલો છે ખરું તો આ પ્રકારના સ્ટ્રક્ચરમાં જોડાઈને આપણે જોવું પડશે કે બધા સભ્યોની cg ચોક્કસ બિંદુએ મળી રહી છે ખરું અને સાંધાની લંબાઈ શક્ય તેટલી ઓછી હોવી જોઈએ જેથી સામગ્રીની માત્રામાં ઘટાડો થાય એટલે કે આપણે ધારો કે આ સ્ટ્રક્ચરમાં ગસેટ પ્લેટ જોડવું પડશે હવે જો આપણી પાસે અહીં બોલ્ટની સંખ્યા વધુ હશે તો આપણે જોઈન્ટની લંબાઈ ઘટાડી શકીશું નહીં એટલે કે આપણે ગસેટ પ્લેટ માટે જરૂરી સામગ્રીની માત્રા ઘટાડી શકતા નથી તેથી આપણે ધ્યાનમાં રાખવું પડશે કે શક્ય તેટલું ઓછું સાંધાની લંબાઈ હોવી જોઈએ બીજી એક વાત જે હું કહી રહ્યો હતો કે બધા સભ્યોની મધ્ય રેખા જોડાણ ખાતે મુલાકાત એક જ બિંદુએ એકરૂપ થવી જોઈએ તેનો અર્થ એ છે કે માત્ર એક જ બિંદુએ એકરુપ હોવું જોઈએ નહીં તો જોડાણ સ્થિતિની બહાર નીકળી જશે બોલ્ટમાં એકસમાન તાણના વિતરણ માટે સાંધા તરફ ધીમે ધીમે બોલ્ટની સંખ્યા વધારવી જોઈએ મેં ડાયમંડ બોલ્ટિંગ માટે એક આકૃતિ બતાવી છે જો તમને યાદ હોય કે આપણે ડાયમંડ બોલ્ટિંગ પસંદ કરીએ છીએ કે બોલ્ટની સંખ્યા કેન્દ્ર તરફ વધારવામાં આવશે ઠીક છે પછી ગોઠવણીએ પિચ ગેજ અને એજ ડિસ્ટન્સ ની જરૂરિયાતને સંતોષવી જોઈએ એટલે કે પીચનું અંતર પીચનું અંતર કેટલું હશે ગેજનું અંતર કેટલું હશે એજનું અંતર કેટલું હશે તે બધી બાબતોને સંતોષવી પડશે આગળ બોલ્ટ છિદ્રોને કારણે સાંધાની મજબૂતાઈ ઓછી થાય છે તેથી બોલ્ટ છિદ્રોને કારણે વિસ્તારમાં જે ઘટાડો થાય છે તેને ઝિગ ઝેગ ફોર્મ અથવા ડાયમંડ ફોર્મ માં ગોઠવીને ઘટાડી શકાય છે જો આપણે બનાવીએ તો એવી રીતે ગોઠવણી કરી શકાય કે જેથી મજબૂતાઈ વધારી શકાય તેથી ટૂંકમાં બોલ્ટનો ઉપયોગ કરીને કનેક્શન ડિઝાઇન કરતી વખતે આપણે અમુક માપદંડો યાદ રાખવાની જરૂર છે એક છે સાંધાની લંબાઈ શક્ય તેટલી ઓછી હોવી જોઈએ અને જો આપણે બોલ્ટનો વ્યાસ વધારીએ તો આપણે મોટા કદનો ઉપયોગ ન કરવો જોઈએ બોલ્ટની સંખ્યા આપણે બોલ્ટની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરવો પડશે જેથી છિદ્રોની સંખ્યા ઓછી થાય જેથી સભ્યની તાણ શક્તિ વધારે બને તેમજ બોલ્ટની સંખ્યા ઓછી હોવાને કારણે સાંધાની લંબાઈ ઓછી થાય અને તેથી પ્લેટોને જોડવા માટે ગસેટ પ્લેટની જરૂર ઓછી હશે તેથી ગસેટ પ્લેટની માત્રા આના દ્વારા ઘટાડી શકાય છે બીજી બાબત એ છે કે એક બિંદુ પર સભ્યોની મીટિંગ એવી રીતે ડિઝાઇન કરવી જોઈએ કે તમામ સભ્યોની cg કોઈ ચોક્કસ બિંદુ પર એકરૂપ થાય અન્યથા વિચિત્રતાને લીધે વધારાની મોમેન્ટ ઉત્પન્ન થઈ શકે છે જેને પણ ધ્યાનમાં રાખવું પડશે બીજી મહત્વની બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે શું આપણે પિચ અને એજના અંતરને યોગ્ય રીતે પીચ અને એજ અને ગેજ અંતરને સંતોષી રહ્યા છીએ કે કેમ કે કોડલ જોગવાઈઓ મુજબ આપણે લઘુત્તમ પીચ અને મહત્તમ પીચ ધ્યાનમાં લેવી પડશે તેથી પિચનું અંતર આપણે જે પણ પ્રદાન કરીશું તે વચ્ચે હોવું જોઈએ તે પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે તો આ સાથે હું આજના વ્યાખ્યાનને ફરી એક વાર કહીને સમાપ્ત કરવા માંગુ છું કે જ્યારે આપણે બોલ્ટ કનેક્શન ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આપણે કયા પ્રકારના કનેક્શનને હેન્ડલ કરવાના છીએ અને તે મુજબ કયા પ્રકારનો લોડ આવી શકે છે અને શું આપણે લેપ જોઈન્ટ કે બટ જોઈન્ટ માટે જઈ રહ્યા છીએ આપણે એસેન્ટ્રિક કનેક્શન માટે જઈ રહ્યા છીએ કે કોન્સેન્ટ્રીક કનેક્શન માટે આપણે જોવું પડશે અને તે મુજબ આપણે બાહ્ય બળોની ગણતરી કરવી પડશે અને પછી આપણે બોલ્ટ સ્ટ્રેન્થ શોધવાનું છે એકવાર આપણને બોલ્ટની તાકાત મળી જાય પછી આપણે બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ અને આપણે પીચ ડિસ્ટન્સ એજ ડિસ્ટન્સ અને ગેજ ડિસ્ટન્સ માટે કોડલ જોગવાઈઓનો ઉપયોગ કરીને તે મુજબ ડિઝાઇન કરી શકીએ છીએ હવે પછીના વર્ગમાં આપણે વિવિધ ભંગાણ ને કારણે બોલ્ટની મજબૂતાઈની ચર્ચા કરીશું એટલે કે બેરિંગ ફેલ્યોર શીયરિંગ ફેલ્યોર ટીઅરિંગ ફેલ્યોર જેવા વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરીશું કે કોડલ જોગવાઈઓ અનુસાર બોલ્ટની મજબૂતાઈ શું હશે જેની આપણે ગણતરી કરીશું તમારો ખૂબ ખૂબ આભાર